અવરોધ કંટ્રોલ દ્વારા PV સ્રોત અને R0 વચ્ચેના પાવર ઇન્ટરફેસ તરીકે કાર્યરત DC DC કન્વર્ટરની આપણે ચર્ચા કરી છે અને આપણે એમ પણ જોયું છે કે વિવિધ MPPT એલ્ગોરિધમ્સ કેવી રીતે કાર્ય કરે છે એક વ્યવહારુ મુદ્દો કે જેનો હું આ સમયે ઉલ્લેખ કરવા માંગું છું તે છે હાઉસકીપિંગ પાવર સપ્લાય હાઉસકીપિંગ પાવર સપ્લાય શું છે તે ખરેખર પાવર સપ્લાય છે જે આ MPPT કંટ્રોલર ને પાવર આપશે ચાલો હું પાવર સપ્લાયના પોઝિટીવ અને ગ્રાઉન્ડ પોઈન્ટ ને આ રીતે ચિહ્નિત કરું તેથી આ MPPT કંટ્રોલર પાસે પોતાનો પાવર સપ્લાય હોવો જોઈએ કારણ કે તેને અંદરના ઘણા બધા ઘટકોને પાવર આપવાની જરૂર છે તમે એનાલોગ ઓપેએમ્પ્સ એનાલોગ સર્કિટ્સનો ઉપયોગ કરી શકો છો કે જેમાં તમારે અહીં Vcc માટે જરૂર પડશે 15 વોલ્ટ તેથી સંભવત તમારે 15 વોલ્ટ 0 15 વોલ્ટનો એક જ પાવર સપ્લાય બનવા માટે ની જરૂર પડી શકે છે તમારે સંભવત 15 વોલ્ટના ડ્યુઅલ પાવર સપ્લાય ની જરૂર પડી શકે છે અથવા જો ડિજિટલ લોજીક છે તો તમારે 15 વોલ્ટ અને 5 વોલ્ટની સપ્લાયની જરૂર પડી શકે છે અને આજકાલ માઇક્રોકન્ટ્રોલર્સ અને માઇક્રોપ્રોસેસર્સ પાસે 3 3 વોલ્ટ છે અને તેથી તમે 3 3 વોલ્ટ બનાવ્યા છે તેથી MPPT કંટ્રોલર માં કયા ઘટકો વપરાય રહ્યા છે તેના આધારે તમારે વિશિષ્ટ પાવર સપ્લાય ની જરૂર પડશે જે વિવિધ ઘટકોને પાવર સપ્લાય કરશે હવે પાવર સપ્લાય જે આ MPPT કંટ્રોલર ને પાવર આપે છે તેને હાઉસકીપિંગ પાવર સપ્લાય કહેવામાં આવે છે તે ક્યાંથી પાવર મેળવશે અલબત્ત તેણે ફક્ત PV સ્રોતથી પાવર ખેંચવી પડશે કારણ કે તે એકમાત્ર સ્રોત ઉપલબ્ધ છે અને જે પાવર દોરવા માટેનો યોગ્ય છે તેથી આ તે જ છે જે હું તમને આ વ્યવહારુ મુદ્દા નો ઉલ્લેખ આપવા માંગું છું આ PV સ્રોત અને DC DC પાવર સપ્લાયને ધ્યાનમાં લો જે R0 અને PV સ્રોત વચ્ચેના ઇન્ટરફેસ તરીકે કાર્ય કરે છે તમારી પાસે બફર કેપેસિટર CT છે અને સમગ્ર બફર કેપેસિટર CT ને અમને એક લાઇન ટેપ કરવા દો અને ચાલો અહીંથી પાવર સપ્લાય માટે ઇનપુટ દો તેથી આ પાવર સપ્લાય સર્કિટના ઇનપુટ તરીકે કાર્ય કરશે તેથી PS એ પાવર સપ્લાય સર્કિટ છે જે થોડું આઉટપુટ આપશે હવે આ PS પાવર સપ્લાય પોતે DC DC કન્વર્ટર છે તેથી સામાન્ય રીતે તમારી પાસે ખૂબ ઓછી પાવર એપ્લિકેશન માટે એક આઇસોલેટેડ DC DC કન્વર્ટર હોઈ શકે છે અને તમારી પાસે ઉચ્ચ પાવર એપ્લિકેશન માટે એક આઇસોલેટેડ DC DC કન્વર્ટર ટોપોલોજી હોઈ શકે છે પરંતુ સામાન્ય રીતે આ લોડ પાવરની તુલનામાં આ માટે મેળવેલ પાવર ખૂબ ઓછો હશે કારણ કે પાવર સપ્લાય માટે પાવર ઓછો હશે નોંધ લો કે આ પાવર સપ્લાય આઉટપુટ જે હું અહીં બતાવી રહ્યો છું જેને હું Vcc તરીકે ચિહ્નિત કરીશ જે એક જ સપ્લાય નથી તે MPPT કંટ્રોલર ની આવશ્યકતાઓને આધારે બહુવિધ પાવર સપ્લાય હોઈ શકે છે હવે આ પાવર સપ્લાય માત્ર MPPT કંટ્રોલર સર્કિટ ને જ પાવર સપ્લાય પૂરો નહીં પાડે પણ તે DC DC કન્વર્ટરની અંદર રહેલા પાવર સ્વીચો માટે કોઈપણ ગેટ ડ્રાઇવર સર્કિટ્સ ને પણ પાવર સપ્લાય કરે છે તેથી જો મારી પાસે પાવર સ્વીચ IGBT પાવર સ્વીચ હોય જ્યાં ગેટ ડ્રાઇવર ની જરૂરિયાત માટે આઇસોલેટેડ ગેટ થી ડ્રેઇન ગેટ ટુ સોર્સ ડ્રાઇવ ની જરૂર છે પછી તે કિસ્સામાં તમારે તે હેતુ માટે પણ આઇસોલેટેડ પુરવઠો લેવાની જરૂર છે તેથી તમે અહીં મુકેલી સ્વીચો ના આધારે કે સ્વીચ ટોપોલોજીના આધારે આઇસોલેટેડ પાવર સપ્લાયનો ઉપયોગ કરી શકો અને આઉટપુટ પર આઇસોલેટેડ અને ભેગી પાવર સપ્લાયનો સંયોજન કરી શકો છો આ ટોપોલોજી જ્યાં હું PV ના ટર્મિનલ્સમાંથી પાવર ઇનપુટ લઈ રહ્યો છું તે સામાન્ય રીતે ઓછી વીજળી ઓછા વોલ્ટેજ માટે ની એપ્લિકેશન માટે છે તેથી ઓછા વોલ્ટેજ એપ્લિકેશનમાં આ અહીં 16 વોલ્ટ થી 40 વોલ્ટની ઓપન સર્કિટની આસપાસ હોઈ શકે છે અને તેથી તમારી પાસે સામાન્ય ઓપરેટિંગ સ્થિતિ હેઠળ લગભગ 12 વોલ્ટ હોઈ શકે છે જો તે 16 વોલ્ટની ઓપન સર્કિટ છે અથવા તે 40 વોલ્ટના મોડ્યુલના માટે 32 થી 33 વોલ્ટ પર ચાલતી હોય તેથી તે પાવર સપ્લાય દ્વારા સીધા રૂપાંતરિત થઈ શકે છે અને પછી જરૂરી આઉટપુટ નોન આઇસોલેટેડ DC DC કન્વર્ટર્સ દ્વારા પણ મેળવી શકાય છે પરંતુ આ કિસ્સાઓમાં એપ્લિકેશનમાં જ્યાં અહીં ટર્મિનલ વોલ્ટેજ ખૂબ મોટો છે ચાલો આપણે કહીએ કે તમે ગ્રીડમાં એનર્જી મૂકવાનો પ્રયાસ કરી રહ્યાં છો આવા કિસ્સામાં વોલ્ટેજ ઓપન સર્કિટ 700 વોલ્ટ હોઈ શકે છે અને ઓપરેટિંગ વખતે તે 600 વોલ્ટ સુધી નીચે આવી શકે છે તેથી તમારી પાસે અહીં ખૂબ જ વધારે વોલ્ટેજ હોઈ શકે છે અને તેને 5 વોલ્ટમાં રૂપાંતરિત કરવાની જરૂર છે સ્ટેપ ડાઉન રેશિયોના 3 3 વોલ્ટ ખૂબ મોટો છે અને નોન આઇસોલેટેડ પ્રકારનો પુરવઠો સારુ સોલ્યુશન નહીં આપે તેથી તમારે એક આઇસોલેટેડ ટોપોલોજીમાં જવું પડી શકે છે તે આવા કિસ્સામાં કોઈ આઉટપુટ બાજુથી લેવાનું પણ વિચારી શકે છે જો આઉટપુટ વોલ્ટેજ PV સ્રોતનાં ટર્મિનલ્સ વોલ્ટેજ કરતા ઓછું હોય આઉટપુટ વોલ્ટેજ ઓછું છે તો પછી તમે કદાચ Vcc મેળવવા માટે તમારી પાસે સ્ટેપ ડાઉન રેશિયો નાનો હોય શકે જે માઇક્રોકન્ટ્રોલર અને MPPT કંટ્રોલર બોર્ડસ અને ગેટ ડ્રાઇવર સર્કિટનો પાવર આપશે પરંતુ જો તમે આઉટપુટ બાજુથી લઈ રહ્યા છો તો પછી એક સમસ્યા છે સ્ટાર્ટરમાં DC DC કન્વર્ટરના સ્વીચો પર સ્વિચીંગ કરવા માટે કોઈ પાવર નથી તેથી આઉટપુટ પર કોઈ વોલ્ટેજ આવશે નહીં તેથી પાવર સપ્લાય રાખવા કોઈ પાવર હાઉસ નથી બદલામાં ગેટ ડ્રાઇવ સર્કિટ માટે પાવર સપ્લાય નથી તેથી સર્કિટ ક્યારેય શરૂ થશે નહીં આવા કેસોમાં આપણે તેને કેવી રીતે પ્રારંભ કરીએ ચાલો DC DC કન્વર્ટરની આઉટપુટ બાજુથી પાવર સપ્લાય માટે ઇનપુટ દોરીએ જે પાવર સપ્લાય છે અને પછી તે આઉટપુટ પ્રદાન કરે છે હવે અહીં PV સ્ત્રોત તરફ આપણે શું કરીશું ત્યાં એક નાનકડો શન્ટ રેગ્યુલેટર બનાવું છું તેથી હું ત્યાં સ્વીચ પ્રદાન કરીશ મારી પાસે રેઝિસ્ટન્સ અને ઝેનર રેગ્યુલેટર છે હવે હું લીનીઅર ક્ષેત્રમાં BJT ઓપરેટ કરીને કરંટને વધારું છું અને હું તેમને આ ફેશનમાં ઇન્ટરફેસ કરીશ હું અહીં ડાયોડ લગાવીશ હું અહીં પણ ડાયોડ મૂકીશ અને તે કેન્દ્ર બિંદુ હું લઈશ તેથી હું આને અહીં જોડીશ અને આ Vcc હશે તેથી આ કેવી રીતે કાર્ય કરશે તેથી પ્રારંભ દરમિયાન તમે જોશો કે DC DC કન્વર્ટર માટે કોઈ પાવર નથી તેથી આ પાવર સપ્લાય નું આઉટપુટ ઓછું છે તો હું શું કરીશ હું આ રીસેટ બટન ને દબાવું છું તમે રીસેટ બટન બટન દબાવો આ રેઝિસ્ટન્સ અને ઝેનર સંયોજન માં વોલ્ટેજ આવે છે અને આ કોઈ પોટેન્સીઅલ પર હશે હવે ચાલો આપણે કહીએ કે હું આને 16 વોલ્ટ પર રાખીશ હવે અહીં 16 વોલ્ટ 0 7 થશે કારણ કે હવે તે લિનીઅર પ્રદેશમાં 16 0 7 14 3 14 3 0 7 હશે 13 6 વોલ્ટ 6 વોલ્ટ અહીં દેખાશે તેથી આ DC DC કન્વર્ટર નું સ્વીચીંગ કરવા માટે એટલેકે ગેટ ડ્રાઇવ જનરેટ કરવા માટે આ Vcc નો ઉપયોગ કરવામાં આવશે તેથી જે ક્ષણ DC DC કન્વર્ટર સ્વિચ ઓન થશે ત્યારે આઉટપુટ પર નો વિકાસ શરૂ થશે હવે તે આ પાવર સપ્લાય માટે ઇનપુટનો ઉપયોગ કરશે અને તે જરૂરી આઉટપુટ આપશે હવે તે 15 v પર હશે હવે 15 v 14 3 હશે તે આ ડાયોડથી વિપરીત થશે અને પાવર આ પાવર સપ્લાય માંથી માઇક્રોકન્ટ્રોલર્સ અને MPPT કંટ્રોલર બોર્ડ બનાવવાના અન્ય ઘટકોમાં પ્રવેશ કરશે અને DC DC કન્વર્ટર માટે ગેટ ડ્રાઇવ પણ તેથી તમારે ફક્ત થોડા મિલિસેકંડ માટે જ આને ઓન કરવાની જરૂર છે જેથી ત્યાં પૂરતા પ્રમાણમાં ઉચ્ચ ફ્રિકવન્સી કેરીઅર સાઇકલ હોય જે DC DC કન્વર્ટર માટે વોલ્ટેજ બનાવશે તેથી ખરેખર જ્યારે તમે દબાવો અને છોડો ત્યારે માનવ પ્રતિક્રિયાનો સમય જાતે જ 10 મિલીસેકન્ડની આસપાસ હોય છે ત્યાં DC DC કન્વર્ટર માટે વોલ્ટેજ બનાવવા માટે પૂરતા પ્રમાણમાં ઉચ્ચ ફ્રિકવન્સી સાઇકલની સંખ્યા હોય છે જે આ વોલ્ટેજ બનાવશે અને જે પછી સ્વયં ટકાવી રાખવાનું શરૂ કરશે તેથી આ સ્ટાર્ટ અપ સર્કિટ છે જેનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે કારણ કે તમે તેનો ઉપયોગ ખૂબ જ નાની ડ્યુટી સાઇકલ માટે સમયના ખુબ જ નાના ભાગ માટે કરી રહ્યાં છો આ ભાગ લીનીઅર રેગ્યુલેટર હોવા છતાં વધુ વપરાશ કરશે નહીં કારણ કે આ ફક્ત શરૂઆત માટે જ ઉપયોગમાં લેવાય છે અને પછી આ છુટી ગયા થયા પછી આ કોઈ પાવરનો વપરાશ કરશે નહીં તેથી આ યુક્તિ છે જે તમે આઉટપુટ બાજુથી લો ત્યારે શરૂ કરવા માટે વાપરવામાં આવે છે હવે જ્યારે તમે આ આઉટપુટ બાજુ પર જાઓ છો ત્યારે આ પાવર સપ્લાય કોઈપણ પ્રકારનો પાવર સપ્લાય હોઈ શકે છે અને મોટા ભાગના સમયે આ એક આઇસોલેટેડ પાવર સપ્લાય હશે જેમાં અહીં અનેક વાઈન્ડિંગ્સ હશે અને જેમ કે મેં કહ્યું છે દરેક વાઈન્ડિંગ કોઈ એક કિંમતના વિશિષ્ટ લોડ ને સપ્લાય કરશે ઉદાહરણ તરીકે 3 3 વોલ્ટ માઇક્રોકન્ટ્રોલર પર જશે 15 વોલ્ટ ઓપેએમ્પ્સ પ્રકારના સર્કિટમાં જશે અને તે પછી અહીં પાવર સપ્લાય દરેક પાવર સપ્લાય વાઈન્ડિંગ્સ માં કાર્ય કરશે હવે ગેટ ડ્રાઇવ માટે એક કે બે વાઈન્ડિંગ્સ હશે તેથી ચાલો અહીં ફ્લોટિંગ સ્રોત સાથે એક પાવર સેમિકન્ડક્ટર સ્વીચ છે પછી DC મેઈન DC DC કન્વર્ટરમાં આ ચોક્કસ સેમિકન્ડક્ટર સ્વીચના ગેટ ડ્રાઇવ માટે વાઈન્ડિંગ્સ માંથી એકનો ઉપયોગ કરવામાં આવશે તેથી હાઉસકીપિંગ પાવર સપ્લાય ની રચના પોતે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને કોઇપણ વ્યક્તિએ તેને ખૂબ વિચાર કરી બનાવવી જોઈએ આ અઠવાડિયે મોટાભાગના આપણે MPPT એલ્ગોરિધમ અને MPPT મુદ્દાઓ પર DC DC કન્વર્ટર સંદર્ભે ચર્ચા કરી હતી મેં DC DC કન્વર્ટરની ડિઝાઇન પર કોઈ ચર્ચા કરી નથી પરંતુ ઇન્ટરનેટ માં ઘણા પુસ્તકો અને ઘણાં બધાં સાહિત્ય ઉપલબ્ધ છે અને સ્વીચ મોડ DC DC પાવર કન્વર્ઝન ના NPTEL લેક્ચર્સ પણ ઉપલબ્ધ છે જે પ્રો રામનરાયણન અને મારા છે જ્યાં DC DC કન્વર્ટર પર ઘણી બધી માહિતી આપવામાં આવે છે જ્યાં તમે તેનો સંદર્ભ લઈ શકો છો અને DC DC કન્વર્ટરને ધ્યાનમાં રાખીને ડિઝાઇન અને વધુ સમજ મેળવી શકો છો તેથી હવે આ પાવર સપ્લાય આ MPPT કંટ્રોલર બોર્ડ સુધી પાવર આપે છે અને સાથે સાથે આ હાઉસકીપિંગ પાવર સપ્લાય જાળવી રાખે છે આ સમગ્ર ભાગનું વળતર વાદળી રંગમાં દોરવામાં આવે છે તે હાઉસકીપિંગ પાવર સપ્લાય રચે છે અને તે MPPT કંટ્રોલર બોર્ડને યોગ્ય રીતે કાર્ય કરવા માટે જરૂરી છે MPPT કંટ્રોલર ના સંદર્ભમાં નોંધાયેલી એક મહત્વપૂર્ણ વાત એ છે કે આ પાવર સપ્લાય શરૂ કરીએ જેનો વપરાશ આ MPPT કંટ્રોલર બોર્ડ દ્વારા થાય છે અને DC DC કન્વર્ટર્સ ના ગેટ ડ્રાઇવ માટે પણ તમારે નોંધવું જોઈએ કે આ પાવર સપ્લાય જાતે જ અહીં અથવા જ્યારે તમે તેને અહીં મૂકી દો ત્યારે વધારાના લોડ તરીકે કાર્ય કરે છે તે વધારાના લોડ તરીકે કાર્ય કરે છે MPPT કંટ્રોલર ના કાર્યમાં આનાથી કોઈ ફેરફાર થશે નહીં કારણ કે તે ટર્મિનલ્સ પર iT અને vT ને માપી રહ્યું છે અને PV પેનલ દ્વારા કરંટ વહે છે અને તેથી PV સ્રોતમાંથી આવતા પાવરમાં MPPT કંટ્રોલરને સપ્લાય કરવા માટેનો જરૂરી પાવર શામેલ છે તેથી ઓપરેશન મુજબની આ પાવર સપ્લાય રજૂ કરીને MPPT કંટ્રોલર સાથે કોઈ વાંધો નથી તે હજી પણ પીક પાવર પોઇન્ટ પર ટ્રેકિંગ કરશે જો કે હું આ તબક્કે બે મુદ્દાઓનો ઉલ્લેખ કરવા માંગુ છું એક પાવર સપ્લાય સર્કિટ હાઉસકીપિંગ પાવર સપ્લાય સર્કિટ R0 ને જે પહોંચાડે છે તેના કરતા વધુ પાવરનો વપરાશ ન કરતી હોવી જોઈએ કારણ કે તે અર્થપૂર્ણ નથી તે એક મુદ્દો છે જે તમારી પાસે ધ્યાનમાં રાખવા માટે છે આ પાવર સપ્લાય અને આ બધા MPPT કંટ્રોલર એલ્ગોરિધમનો ખર્ચ પ્રતિબંધકરૂપે વધારે ન હોવો જોઈએ તે તમારા મુખ્ય DC DCકન્વર્ટર અને R0 કરતા વધારે ન હોવો જોઈએ તો પછી ફરીથી MPPT ટ્રેકર રાખવું અર્થપૂર્ણ નથી તેથી મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકર રાખવાનો અર્થ પૂર્ણ ત્યારે થાય છે જયારે આ MPPT કંટ્રોલર અને સંકળાયેલ હાઉસકીપિંગ પાવરની કિંમત મુખ્ય પાવર અને લોડ કરતા ઘણી ઓછી હોય અને MPPT કંટ્રોલર માં આ હાઉસકીપિંગ પાવર સપ્લાય માં વીજળીની ખોટ R0 ને પહોંચાડવાની પાવરની તુલનામાં ખૂબ ઓછી હોવી જોઈએ તેથી કોઇપણ ચોક્કસ એપ્લિકેશન માટે MPPT ખરેખર જરૂરી છે કે નહીં તે નક્કી કરતાં પહેલાં તમે આ બે બાબતો ધ્યાનમાં રાખો